હવે x એ મારો અજ્ઞાત છે જે આપણે જોયું છે કે છે તેથી હું આ લખી શકું છું તેથી આ બધા U જ છે તેથી મેં U ના 4 સેટ છે તેથી આ છે અને આ છે તેથી એડ્જ છે જે સંબંધિત છે પરંતુ સંબંધિત નથી તેઓનો આગામી એડ્જ નો સમૂહ અને તેઓ પણ થી સંબંધિત કર્યું છે તે થી સંબંધિત છે વિદ્યાર્થી તેઓએ આપ્યા હા H ટોટલ મેળવવા માટે મે ઇન્સિડંટ ઉમેર્યા છે વિદ્યાર્થી પણ હા તે એટલા માટે છે કે આપણે કરી રહ્યા છીએ તે જ છે તેથી હા તે સ્પષ્ટ કરવા માટે કે આપણે તોડી રહ્યા છીએ તેથી બધી જ બાઉન્ડ્રી એ અર્થાત એડ્જ માં આવી ગયા છે હવે ત્રીજા સમૂહનું શું ત્રીજો સમૂહ એટ્લે કે હું કહેવા જઈ રહ્યો છું જે અને સંબંધિત છે તેથી અહીં કઈ એડ્જ થી સંબંધિત છે તેનો અર્થ માટે અનુસરે છે અને થી સંબંધિત નથી તેથી આ તે છે જે સંપૂર્ણ રૂપે ઑબ્જેક્ટ ની અંદર હોય છે હવે એવું લાગે છે કે મેં એડ્જ ને રજૂ કરે છે જ્યારે અન્ય કિસ્સામાં રજૂ કરે છે તે વિદ્યાર્થી સ્કેટર્ડ સ્કેટર્ડ છે આ ટોટલ છે કારણ કે હું તે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી આ સમીકરણ અને ટોટલને તે આ H નું ફોર્મનું બનશે તેથી જો હું તેને આ રીતે લખવા માંગું છું તો તે બને છે તેથી ને લિંક કરવાની એક ખૂબ જ સરસ રીત છે તેથી અહીં તમે જોઈ શકો છો એ H સ્કેટર્ડ 3 થી આવશે અને કોએફિસિઅંટ ફક્ત 1 અને 1 છે અને તેઓ મને આપે છે ના આપણે તેને કન્સ્ટ્રક્ટ થી શરૂ કરું છુ જે થી સંકળાયેલ હોય તેથી આ છે અને શા માટે હું ઓછામાં ઓછું મર્યાદિત એલિમેન્ટ અથવા FDTD માં પ્રથમ કોર્સ ની વાત કરું તેઓ સ્કેટર્ડ નથી કરતું ત્યા સારી રીતો છે અને સેટ થતા નથી

હું સેટ 1 એ કોની સાથે સંબંધિત છે એ થી સંબંધિત નથી વિદ્યાર્થી તે છે પ્રથમ સમીકરણ એટલે કયું સમીકરણ વિદ્યાર્થી તેનો અર્થ છે આ તમારું Ax છે આ તે સમૂહ છે જ્યાં અન્ય કોઈ સમીકરણોનો સમૂહ નથી ના આ સમીકરણોનો સંપૂર્ણ સમૂહ છે જ્યાં હું વેરીએબલની સંખ્યા ને એડ્જ માટે ડબલમાં ગણતરી કરી રહ્યો છું તેથી મારા માટે અલગથી શોધવાનો કોઈ રસ્તો નથી જે તમે જાણો છો કે પ્રથમ સેટ વિદ્યાર્થી તે બધા કારણ કે તેઓ જોડાયેલા છે વિદ્યાર્થી હા હાં હંમેશાં એક વેરીએબલ એવો હશે કે જે બીજા કોઈક સાથે જોડાયેલ હોય તેથી જ્યારે આપણે સમીકરણોની રચના કરવાની કોશિશ કરીશું ત્યારે આ કપલિંગ જે થઈ રહ્યું છે તે હજી વધુ સ્પષ્ટ થઈ જશે તેથી તે સ્પષ્ટ થાય છે તો જે બન્યું તે ઇન્સીડંટ દેખાય છે જો તમે અહીં ફરીથી જોશો તો આ ટોટલ ફિલ્ડ માં આ બધું થયું છે જ્યાં પોતે બાહ્ય બાઉન્ડ્રી દેખાય છે સ્કેટર્ડ માં તે ક્યાં દેખાય છે જ્યાં તે સમીકરણોની સિસ્ટમમાં રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યાં પર પરંતુ પર નથી ત્યાં પર કશું જ ઇન્સીડંટ ફિલ્ડ માં રજૂ કરવામાં આવી રહ્યું છે ત્યાં પર આપણે એડ્જની લોવર શું હોવું જોઈએ કારણ કે ત્યાં કોઈ ઓબ્જેક્ટ પ્લેન વેવ નથી પરંતુ હું આને સમાન મર્યાદિત એલિમેન્ટ મેશ પર સોલ્વ કરવાનું પસંદ કરી શકું છું મને સમાન વિશ્લેષણાત્મક જવાબ જ મળવો જોઈએ જે જવાબ તમને મળશે તમે વિવેકબુદ્ધિ વધારે ને વધારે સારું બનતું જશે જેમ જેમ ત્રિકોણીય વધુ ને વધુ નાનું થતું જશે તો sine x એ cos x બનશે અને બીજું કોઈ પણ એપ્રોકસીમેશન તમે કરવા ઈચ્છો તેથી મેશ પર ઇન્સીડંટ ફિલ્ડ કંડીશન સાથે મેચ થવાનો બને તેટલો પ્રયાસ કરશે જેમ જેમ હું એપ્રોકસીમેશનથી આગળ વધું છું તેમ તેમ એપ્રોકસીમેશનની એરર લગભગ વધવાની શરૂઆત થશે કારણ કે હું અંતે પ્રયાસ કરીશ sin અને cos ને લીનીયર ટર્મથી દર્શાવવાની તેથી હવે તમે જવાબ આપો કે TF અને SF વચ્ચે કોણ વધુ સારું છે SF વધુ સારું છે કારણ કે વિદ્યાર્થી કારણ કે TF એ ઇન્સીડંટ ફિલ્ડ છે કારણ કે TF માં ઇન્સીડંટ ફિલ્ડ તેથી ઇન્સીડંટ ફિલ્ડ માં આ ફાયદો છે કે તે સીધો જ દેખાય છે ત્યાં તો તમે શું વિચારો છો તેથી આ મુખ્ય ફાયદો છે સ્કેટર્ડ નો બીજો ફાયદો આ છે ચાલો આપણે કહીએ કે તમારી પાસે આ કિરણોત્સર્ગ કોઈ વાંધો નથી કેટલાક વેવ્ઝ પર શરતો લાગુ કરેલ છે હું આ ઘટાડવા માંગુ છું તો હું શું કરું પરિસ્થિતિને વાસ્તવિક કરવા માંગું છું તો તમે શું કરશો વિદ્યાર્થી બાઉન્ડ્રી ને વધારીશું માની લો કે હું બાઉન્ડ્રી બનાવેલ છે બધા માઇક્રોવેવ જાય છે હું તેને કટ કરવા માંગું છું તો હું કેવી રીતે કરૂ હું દિવાલને લાઇન થી ભરી દઉં છું દીવાલ એબ્સોર્બર બનાવી શકું છું વિદ્યાર્થી સર વિદ્યાર્થી થોડુ વધારે પેડીંગ નાખો થોડુ વધારે પેડીંગ મૂકો અને જુઓ કેવી રીતે હું ગાણિતિક એબ્સોર્બર કરું છું તમે ફિઝીકલી કેવી રીતે ને માપવાનું કહી રહ્યા છો પરંતુ મેથેમેટિકલી હું શું કરું વિદ્યાર્થી વિચાર છે કે તેને a ની જેમ માપવું તેથી હવે તમારે ગણતરી નહીં પરંતુ માપવાનો શબ્દ વાપરવો પડશે પહેલા સમીકરણોની સિસ્ટમ સોલ્વ કર્યા વિના હું કેવી રીતે ગણતરી કરી શકું છું અને એકવાર હું તેની સાથે સોલ્વ કરું છું એક ઇનએક્ઝેક્ટ બાઉન્ડ્રી છે વિદ્યાર્થી ઠીક છે તરંગ અંદર જાય છે તે એબ્સોર્બ થાય છે અને સ્કીનની અંદર સમાપ્ત થાય છે પરંતુ એવું શું છે જે સ્કીન ડેપ્થના અલગ સ્તર પર લાક્ષણિક્તા ધરાવે છે મીડિયમમાં જે લોસ ના કારણે છે મૂળભૂત રીતે જો મીડિયમમાં કોઈ વાહકતા ન હોય તો સ્કીનની ઊંડાઈ શું હશે વેક્યુમની સ્કીન ડેપ્થ શું છે તે એક ઓબ્સર્વ્ડ પ્રશ્ન છે કારણકે સ્કીનની ઊંડાઈ ઇનફાઈનાઈટ બનશે ખાલી જગ્યામાં એપ્સીલોન r 1 છે હવે હું શું કરીશ હું તેને 1 j કરીશ તેથીઆ તેનો અમલ કરવાની એક રીત છે હવે વેવ્ઝ નોન નોર્મલ દિશામાથી પણ અંદર આવે તો શું થશે કેટલાક ભાગો હજુ રિફલેક્ટ થશે જો તમે તમારા રિફ્લેક્શન કોએફિસિયન્ટ ને જુઓ તો ત્યાં સુધી થોડો પ્રતિબિંબિત થશે જ્યાં સુધી ત્યાં કેટલાક તફાવત છે અને બે માધ્યમોના રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ વચ્ચે જે કેટલાક પ્રતિબિંબ થાય છે પરંતુ તે પ્રતિબિંબન હું આ ગ્રીન ક્ષેત્રના રીફ્રેક્ટિવ ઇન્ડેક્સને નિયંત્રિત કરીને નિયંત્રિત કરી શકું છું તેથી તે જ અહીનું નજીકનું ઇંટ્યુસન છે તેથી આ હોપફૂલી ઓછું છે તેથી બાઉન્ડ્રી ને એબ્સોર્બ કરે છે અને પાછું રિફલેક્ટ કરતું નથી આ બધુ કહેવાયું છે શું તમે ત્યાં સુધી કોઈ પણ તફાવત જોઈ શકો છો જ્યાં સુધી એબ્સોર્બર માં રજૂ કર્યું છે તે બદલાશે નહીં તે પર શરૂ થવું જોઈએ હવે આ લોસી સ્તરમાંથી ટ્રાવેલ કરે છે તેથી મને આના તરંગના પ્રસાર માં વધુ એરર મળશે તે વેક્યુમ દ્વારા તેનો પ્રચાર કરવા માટે તેટલું ખરાબ છે પરંતુ હવે તેને આ લોસી સ્તરથી પ્રવાસ કરવો પડશે વિદ્યાર્થી હા સોર્સ બહાર છે ચાલો આપણે થોડું જોઈએ કે દૂર રડાર જેવુ છે તેથી મારો સોર્સ ક્યાં છે તેના પર મારો કોઈ નિયંત્રણ નથી પરંતુ હવે જો હું ઇંટ્રોડ્યુસ બને છે બીજું કઈ બદલાતું નથી જો હું અહીં મારા ટોટલ ફિલ્ડ ની રચનાને જોઉં તો ચાલો આપણે જોઈએ અહીં જમણી બાજુ તેથી ટોટલ ફિલ્ડ માટે શું થાય છે યોગ્ય છે કે તેમાં કોઈ પરિવર્તન પર રજૂ કરવામાં આવ્યું છે અને તમારું એબ્સોર્બર ના પ્રોપોગેશનમાં કોઈ એરર સુધારી શકશો તેથી કોઈ પસંદગી આપવામાં આવે તો કુલ ફીલ્ડ ફોર્મ્યુલેશન છે તમે જાણો છો કે જો હું લોસ ને અચાનક રજૂ કરું તો શું થશે તો તમને એક મજબૂત પ્રતિબિંબ મળશે તેથી આમાં ઘણી બધી સ્કિલ છે તમે જાણો છો કે તમે લોસ કોમ્પોનેંટને ધીમે ધીમે એબ્સોર્બ કરો છો અથવા બાહ્ય રૂપે બાઉન્ડ્રી બનાવવા માટે વધુ થાય છે અને તેથી વધુ પણ પરંતુ તે એક અલગ વિષય છે તેથી આપણે જે કર્યું છે તે આપણે જેના વિશે વાત કરી છે એ હતું તેથી આપણે ફેક્ટની સાથે પ્રારંભ કર્યો તે સારી બાબત છે આપણે આકાર જેવા ફંક્શન જેવા કે સ્પેસમાં વેકટર સાથે કાર્ય શરૂ કરી દીધેલ છે પછી આપણે આપણાં સમીકરણોને વીક સ્વરૂપમાં ફેરવ્યા અને ત્યારબાદ આપણે બાઉન્ડ્રી ને અને પછી આપણે બે વેરિએબલ ડોમેનનો અંત એ આવી રહ્યો છે તે એ સ્થાન છે જ્યાં મને કોઈ મહત્વનુ રિફ્લેકશન જોઈતું નથી તેથી તે એ જગ્યા છે જ્યાં હું RBC માટે અરજી કરું છું વિદ્યાર્થી પાસે ત્રિકોણ જે આ લોસી પરિબળો છે હા ત્રિકોણ એ ની નજીક છે જ્યાં હું લોસને દાખલ કરી રહ્યો છું એક એબ્સોર્બર માં વધુ ડીસ્ટોર્શન આવશે વિદ્યાર્થી છે હા ટોટલ ફિલ્ડ માં વિદ્યાર્થી Td H ઇન્સીડંટ એ ઓબ્જેક્તની ગેરહાજરીમાં જોવા મળતી ફિલ્ડ છે વિદ્યાર્થી હા દરેક વસ્તુની ગેરહાજરીમાં વિદ્યાર્થી તો હા હા તે એબ્સોર્બર દ્વારા ટ્રાવેલ કરે છે વિદ્યાર્થી હા પરંતુ ફક્ત કારણ કે એનાલિટિકલ નું સમીકરણ લાદીએ છીએ જે તે થઈ રહ્યું છે પરંતુ હવે તે ઇન્સીડંટ ફિલ્ડ થાય છે કારણકે એબ્સોર્બિંગ લેયરના કારણે જે H ઇન્સીડંટ ની અંદરની વેલ્યૂ છે વિદ્યાર્થી માં માં કેટલાક ઇન્ટિગ્રેંડ માટે વિદ્યાર્થી ની બહાર શું હશે શ્રેષ્ઠ માર્ગ તેની ગણતરી કરવા માટે તમે એવા સમીકરણોની સિસ્ટમ માટે કહી રહ્યા છો કે જેના પર તમે H ઇન્સીડંટની વેલ્યૂ જ કહી રહ્યા છો ફક્ત પર જે તમે પૂછતા હતા કે H ની અંદર શું છે ક્યારેક તમે પૂછતા હતા કે H અથવા H ઇન્સીડંટ વિષે કે H સ્કેટર્ડ છે વિદ્યાર્થી H ઇન્સીડંટ H ઇન્સીડંટ વિદ્યાર્થી મને આશા છે કે આપણે જાણીએ છીએ આપણે એનાલિટીકલી જાણીએ છીએ વિદ્યાર્થી આખા ડોમેનમાં સંપૂર્ણ ડોમેનમાં આપણે જાણીએ છીએ પરંતુ તે સમીકરણોની સિસ્ટમમાં પ્રવેશી શકતું નથી સમીકરણોની સિસ્ટમ તેને ફક્ત ટોટલ ફિલ્ડ માં હોય ત્યારે જ સ્વીકારે છે તે કેવી રીતે દાખલ થાય છે કારણ કે તેનું છે તેમાં r નું શું મૂલ્ય તમે રાખશો જે એકમાત્ર બાઉન્ડ્રી ની થોડી રકમ હોય છે આગળ જ્યારે આપણે બધું એક સાથે રાખવાની વાત કરીશું ત્યારે આપણે ડાબી બાજુ તરફ આવીશું અને તેને રાખીશું તેથી તે આ છેલ્લો ભાગ છે જે તે બધાને એક સાથે મૂકી રહ્યું છે આપણે ડાબી બાજુએ જોશું આપણે જમણી બાજુએ જોશું અને બધાં સમીકરણોની સિસ્ટમ એસેમ્બલ કરો અત્યાર સુધી આપણે બાઉન્ડ્રી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કારણ કે તે વધુ નિર્ણાયક ભાગ છે હવે પછી આગળ આપણે ડાબી બાજુ જોશું